તેથી આને સ્ટેપ રિસ્પોન્સ ને સ્ટેપ તરીકે લેવામાં આવે છે તેથી ચાલો કહીએ કે તમારી પાસે પ્રથમ ઓર્ડરની સર્કિટ I x અને માત્ર શરત એ છે કે તે પ્રથમ ઓર્ડર સર્કિટ હશે તેથી દાખલા તરીકે હું આ પ્રકાર સાથે આગળ વધી શકતો હોત હું આ કરી શકતો હોત આ કેટલીક ચેતવણી સાથેનું પ્રથમ ઓર્ડર સર્કિટ પણ છે કે જ્યારે તમે સ્રોતને 0 પર સેટ કરો છો ત્યારે મને આ કેપેસિટર શ્રેણી સંયોજન સાથે સમાંતરમાં મળશે જેમ મેં કહ્યું હતું કે શ્રેણી સંયોજન હંમેશા કેટલીક નિશ્ચિતતાઓ સાથે આવે છે પરંતુ આપણે તે વસ્તુઓને હાલમાં અવગણીશું અને તેને પ્રથમ ઓર્ડર સર્કિટ કહીશું હવે એક સ્ટેપ રિસ્પોન્સ તેનો અર્થ એ છે કે ઇનપુટ અથવા તેમાં બહુવિધ ઇનપુટ્સ હોઈ શકે છે પરંતુ ચાલો આપણે સ્ટેપ્સ અપ સાથે એક ઇનપુટ પર વિચાર કરીએ સર્કિટમાં કોઈપણ વોલ્ટેજ અથવા કોઈપણ વિદ્યુત પ્રવાહનો રિસ્પોન્સ તે કેપેસિટર વોલ્ટેજ હોઈ શકે છે તે અન્ય કંઈપણ હોઈ શકે છે તે આ સ્વરૂપનું હશે હું તેને ફાઇનલ વોલ્ટેજ પ્રારંભિક V x માટે લખીશ જે 0 તરીકે લેવો જોઈએ કારણ કે તે 0 અને 0 વચ્ચે હોઈ શકે છે તે કૂદીને V x ફાઇનલ થઈ શકે છે ખરેખર ફાઇનલ એટલે અનંત તેથી હું V x ઓફ 0 V x થી અનંત સુધી પણ લખી શકું છું આ ભાગ આ તે ભાગ છે જે લુપ્ત થાય છે તે નેચરલ રિસ્પોન્સ હવે એવું માનવામાં આવે છે કે કેટલીક પ્રારંભિક સ્થિતિમાં સામાન્ય રીતે પ્રારંભિક સ્થિતિ કેપેસિટરને નંબર આપવામાં આવે છે તેનો અર્થ એ છે કે સામાન્ય રીતે આ સ્ટેપ લાગુ થાય તે પહેલાના કેપેસિટર પરના વોલ્ટેજ છે તે જ આપવામાં આવે છે હવે તેમાંથી તમારે ગણતરી કરવી પડશે કે V x શું છે આ તત્વ કેપેસિટર ન હોઈ શકે તે બીજું કંઈ પણ હોઈ શકે ઉદાહરણ તરીકે તેમાં મારી R c સર્કિટ પર હું અવરોધ માથી પસાર થતાં વિદ્યુત પ્રવાહ માટે સમીકરણ લખવાનો પ્રયત્ન કરી શકું છું અથવા અવરોધ પરનો વોલ્ટેજ તેથી તે કોઈપણ બ્રાન્ચ મોડ્યુલ હોઈ શકે છે તેથી આપેલ પ્રારંભિક સ્થિતિમાં અને જ્યારે t સમયે ઇનપુટનું મૂલ્ય 0 છે તમે સર્કિટ વિશ્લેષણનો ઉપયોગ કરીને તમામ બ્રાન્ચ વોલ્ટેજ શોધી શકો છો તેથી ફક્ત KVL અને KCL નો ઉપયોગ કરીને તમે આને પ્રથમ ઓર્ડર સર્કિટમાં મેળવી શકશો તમારે ફક્ત એક પ્રારંભિક સ્થિતિની જરૂર છે તેથી ઇનપુટ સ્રોત પણ જાણીતો છે મારો મતલબ કે તે બધા સમય માટે જાણીતો છે દેખીતી રીતે તમે તેને 0 માટે પણ જાણો છો તો આમાં મારો મતલબ એ છે કે હું એક ઉદાહરણ એક સરળ ઉદાહરણ આપું ચાલો કહીએ કે આ 0 થી 5 વોલ્ટનું સ્ટેપ છે અને તેના પર 2 વોલ્ટ પ્રારંભિક સ્થિતિ છે આ આપવામાં આવે છે અને મને જેમાં રુચિ છે તે વિદ્યુત પ્રવાહ I R છે તેથી હું t ના I R માટે સમીકરણ લખવા માંગુ છું તેથી સૌપ્રથમ સ્ટેપ લાગુ થાય તે પહેલા I R શું છે મને લાગે છે કે આ 1 કિલો ઓહમના સંદર્ભમાં અહીં 0 વોલ્ટ છે અને ત્યાં 2 વોલ્ટ છે તેથી તે દિશામાં 2 વોલ્ટ છે તેથી મેં જે રીતે I R ને અંકિત કર્યો છે તે 2 મિલિએમ્પ્સ છે તેથી હવે તમે જાણો છો સ્ટેપ લાગુ કર્યા પછી તરત જ તે શું છે આમ આ કિસ્સામાં તેથી જ્યારે તમે 0 થી 0 પર જાઓ ત્યારે સૌ પ્રથમ તમારે જોવું જોઈએ કે ત્યાં એકલા વોલ્ટેજ સ્રોત અને કેપેસિટરની કોઈ લૂપ છે બીજા શબ્દોમાં તે કરવાની રીત એ છે કે તમે બધા અવરોધને કેમ અવગણો છો તમારી પાસે માત્ર વોલ્ટેજ સ્ત્રોતો અને કેપેસિટર અથવા સ્રોત અને કેપેસિટર છે તેની સાથે તમે કેપેસિટર વોલ્ટેજમાં કોઈપણ જમ્પ માટે નિરાકરણ કરી શકો છો આ કિસ્સામાં સ્ટેપ લાગુ કર્યા પછી કેપેસિટર વોલ્ટેજનું મૂલ્ય શું છે તે 2 છે કારણ કે ત્યાં વોલ્ટેજ સ્રોતો અને કેપેસિટરની કોઈ લૂપ નથી અથવા જો હું અવરોધને દૂર કરું તો આખી વસ્તુ ઓપન સર્કિટ વોલ્ટેજ ની વાત કરી રહ્યા છીએ તેથી સ્ટડિ સ્ટેટ શું છે તેથી જ્યાંરે t એ 0 કરતાં વધારે હોય ત્યારે I R t માટે સમીકરણ શું છે 7 મિલીએમ્પ ઘાતાંકીય t ભાગ્યા 1 માઇક્રો સેકન્ડ તે બધુ જ છે જો તમને આ કરવાની આદત હોય તો હું નથી કરતો પરંતુ શક્ય ઉકેલોનું રેખાચિત્ર તમને ઘણી સમજ આપે છે તે ખૂબ ચોક્કસ નથી કારણ કે તમે હાથથી ચિત્ર કરી રહ્યા છો પરંતુ તે ઘણી સમજ આપી શકે છે તેથી I R નું શું થાય છે જે t બરાબર 0 ની પહેલા 2 મિલીએમ્પ છે જે વધીને 7 થાય છે અને પછી d k થી 0 સુધી જેથી તે આના જેવો દેખાશે તેથી તમે કોઈપણ ઇચ્છિત સર્કિટ માટે આ કરી શકો છો જ્યારે તમારી પાસે વધારે વોલ્ટેજ સ્રોતો અને કેપેસિટરની લૂપ હોય ત્યારે માત્ર વધારાની જટિલતા આવશે તેથી આ વસ્તુઓ માટે ઉકેલ લાવવાનો રસ્તો એ છે કે પહેલા તમે આ ટાઈમ કોંસ્ટંટ નક્કી કરો આ તમે સ્ત્રોતને 0 પર નક્કી કર્યો અને અસરકારક કેપેસીટન્સ × તેની સામે અવરોધ ની ગણતરી કરો તે ટાઈમ કોંસ્ટંટ છે અને પછી તમે t બરાબર 0 ના માટે મૂલ્ય શોધો આ પ્રારંભિક પરિસ્થિતિઓ માટે અને કેટલીક નિયમિત સર્કિટના વિશ્લેષણમાંથી છે અને તે t બરાબર 0 - થી 0 સુધી તે કૂદી શકે છે હવે ખરેખર તમે જાણો છો કે જો તમારી પાસે વોલ્ટેજ સ્રોત કેપેસિટર લૂપ્સ હોય તો જ તે થશે હવે અન્યથા પણ જો તમે ઓળખી શકતા ન હોવ તો તમે ફક્ત તમામ અવરોધને ઓપન સર્કિટ કરી શકો છો આ કરવા માટેનો આધાર નીચે મુજબ છે જો તમારી પાસે કેપેસિટર સાથેના તમામ જોડાણમાં કોઈ અનિયમિતતા હોય તો તે અનંત રહેશે અને અવરોધ દ્વારા જોડાણ હજુ પણ મર્યાદિત રહેશે કારણ કે સર્કિટમાં તમામ વોલ્ટેજ મર્યાદિત છે તેથી તમારી પાસે આ નોડ છે જ્યાં તમારી પાસે અવરોધમાંથી મર્યાદિત વિદ્યુત પ્રવાહ છે અને કેપેસિટરમાંથી કદાચ અનંત વિદ્યુત પ્રવાહ વહે છે તેથી આપણે તમામ મર્યાદિત વિદ્યુત પ્રવાહ દૂર કરીએ છીએ અને તે અનંતની તુલનામાં નહિવત કોઈપણ મર્યાદિત મૂલ્યોને સ્પષ્ટ રીતે કંઈપણ બદલશે નહીં તે અહીં હેતુ છે તેથી તમે બધા અવરોધને ઓપન સર્કિટમાં રાખો છો અને સર્કિટ વિશ્લેષણ કરો જ્યારે તમારી પાસે વોલ્ટેજ સ્રોત કેપેસિટર લૂપ્સ હોય ત્યારે તમારે તેને તકના આધારે કરવું પડે છે જે કહેવા જેવું જ છે કે તમે વિદ્યુત પ્રવાહ ના ડેલ્ટા ફંક્શન્સ ના આધારે મેળવો છો તેથી તમે સર્કિટમાં તમામ અવરોધને ઓપન સર્કિટ કરી અને કેપેસિટરના વોલ્ટેજ શોધો પરંતુ સર્કિટના નિરીક્ષણ દ્વારા કોઈપણ રીતે તે કહી શકે કે વોલ્ટેજ સ્રોત અને કેપેસિટર ધરાવતી લૂપ્સ છે કે નહીં તેથી આ આપણને નિર્ધારિત મૂલ્યો જણાવશે જ્યારે આમાંથી ખરેખર તેઓ પણ નક્કી કરે છે કે આ દ્વારા તમે ફરીથી બધા કેપેસિટરને ઓપન સર્કિટ માં રાખો છો કારણ કે આપણે પીસ વાઈજ કોંસ્ટંટ ઇનપુટ્સ લાગુ કરી રહ્યા છીએ આપણે કેપેસિટરમાં વોલ્ટેજ માટે પણ પીસ વાઈજ કોંસ્ટંટ ની અપેક્ષા રાખીએ છીએ તેથી જ્યારે કેપેસિટરમાં વોલ્ટેજ કોંસ્ટંટ હોય વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે 0 છે તેથી જ આપણે ઓપન સર્કિટ કરી રહ્યા છીએ આ અન્ય કોઈપણ પ્રકારનાં ઇનપુટ માટે માન્ય નથી જે તમે ઇનપુટ કર્યું હતું જે ઉપર અને નીચે જઈ રહ્યું હતું તમે અપેક્ષા રાખશો કે કેપેસિટર વોલ્ટેજ પણ સતત બદલાશે તેવી સ્થિતિમાં સ્પષ્ટપણે તમે ત્યાં કોઈપણ સર્કિટ ને ઓપન સર્કિટ કરી શકતા નથી તેમાં વિદ્યુત પ્રવાહ હશે તેથી ફક્ત આપણી પાસે તે ઈન્પુટ નો પીસ વાઈજ કોંસ્ટંટ સ્વભાવ છે જે તમે આ કરી શકો છો તેથી છેવટે આ સ્વરૂપનો ઉકેલ એ હશે મારો મતલબ કે મેં તેને વોલ્ટેજની દ્રષ્ટિએ લખ્યું છે પરંતુ તે વિદ્યુત પ્રવાહ સ્રોત હોઈ શકે છે આ 0 છે તેથી આ શોધવું એ છે કે તમારે t બરાબર 0 પર કોઈ વિસંગતતા છે કે કેમ તે પણ શોધવાનું છે તેથી તમે ખરેખર વિભેદક સમીકરણની વિગતોમાં ગયા વગર આ બાબતોનું વિશ્લેષણ કરી શકશો જે પણ મારી પાસે અહીં 0 પર હતું તે સ્ટેપનું ત્વરિત છે અને આ રીતે તમે આ પ્રકારનાં ઘણા સ્ટેપ ધરાવી શકો છો જેમ કે તમે પ્રથમ તમે કેટલાક સ્ટેપ લાગુ કરો અને તે કઈક મૂલ્ય શુધી પહોચે છે જે જરૂરી નથી કે તમે શોધેલ કઈક અંતિમ મૂલ્ય હોય તેનો ઉપયોગ એ માટે થાય છે તે આગળના બધાજ સ્ટેપ માટે પ્રારંભિક સ્થિતિ છે